આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે આ મોડ્યુલ અમારા છેલ્લા મોડ્યુલનું ચાલુ છે જેમાં તમે Op Amp ડેટા શીટ જોઈ રહ્યા હતા અને પછી અમે Op Ampની લાક્ષણિકતાઓ જોઈ રહ્યા હતા અને અમે જોયું છે કે ઇનપુટ બાયસ પ્રવાહ શું છે અને તેને કેવી રીતે દૂર કરી શકીએ છીએ આઉટપુટ પર ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહની અસર જોઈ આ મોડ્યુલ આપણે જોઈશું કે ઇનપુટ ઓફસેટ પ્રવાહ બરાબર શું છે અને ઇનપુટ ઓફસેટ પ્રવાહ એમ્પ્લીફાયર ઓપરેશનને કેવી રીતે અસર કરે છે હવે આપણે પહેલેથી જ જોયું છે કે ઇનપુટ ઓફસેટ પ્રવાહ શું છે આપણે અગાઉના વર્ગમાં જોયું છે સમીકરણ પણ હવે આપણે સારી રીતે જાણીએ છીએ ઇનપુટ ઓફસેટ પ્રવાહનું સૂત્ર |Ib1 Ib2| બીજું કંઈ નથી ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ છે |Ib1 Ib2|2 ઇનપુટ ઓફસેટ પ્રવાહ છે |Ib1 Ib2|બરાબરહવે ચાલો જોઈએ કે આ એમ્પ્લીફાયર ઓપરેશનને કેવી રીતે અસર કરશે તેથી જો હું સ્લાઇડ જોઉં તો હું શું શોધી શકું Op amp લાક્ષણિકતાઓને સમજવું ઇનપુટ ઓફસેટ પ્રવાહ એમ્પ્લીફાયર ઓપરેશનને કેવી રીતે અસર કરે છે • ઇનપુટ ઓફસેટ પ્રવાહ I એ પ્રવાહો વચ્ચેનો તફાવત સંતુલિત અને બિન સંતુલિત એમ્પ્લીફાયરના ટર્મિનલ્સને ઉલટાવી રહ્યા છે Iio | Ib1 Ib2 | Iio લાક્ષણિક 741C માટે મહત્તમ 200 nA છે બે ઇનપુટ ટર્મિનલ વચ્ચે સુસંગત તરીકે સુધારેલ છે 1 અને 12 વચ્ચેનો તફાવત ઓછો થાય છે એટલે કે I મૂલ્ય ઘટે છે આગળ ચોકસાઇ માટે OPAMP 741C T 6 nA છે • ઓપ એમ્પ પર પ્રવાહની અસરને સમજવા માટે ચાલો ઇન્વર્ટિંગને ધ્યાનમાં લઈએ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રૂપરેખાંકનો ચાલો નોડ A પર KCL લાગુ કરીએ I1 I2IB2 જ્યાં વાસ્તવિક સ્તર ખ્યાલ લાગુ કરો VV Ib R3 તેથી KVL અને ઓહ્મના કાયદામાંથી I1 Ib R3R1 I2 Ib R3 V0R1 મને લાગે છે કે ઇનપુટ ઓફસેટ પ્રવાહ વ્યાખ્યા જે આપણે પહેલાથી જ બરાબર જાણીએ છીએ પછી હું જોઉં છું કે સામાન્ય 741 માટે ઇનપુટ ઓફસેટ પ્રવાહ મહત્તમ 200 નેનો એમ્પીયર છે કારણ કે ઇનપુટ ટર્મિનલ્સ વચ્ચેની સુસંગતમાં સુધારો થાય છે Ib1 અને Ib2 વચ્ચેનો તફાવત ઓછો થાય છે એટલે કે ઇનપુટ ઓફસેટ પ્રવાહ મૂલ્ય વધુ ઘટે છે હવે Op Amp 741 ઇનપુટ ઓફસેટ પ્રવાહની ચોકસાઇ માટે ઇનપુટ ઓફસેટ પ્રવાહ કંઈ નથી પરંતુ 6 નેનો એમ્પીયર બરાબર છે તેથી ઇનપુટ ઓફસેટ પ્રવાહએ ચોકસાઇએ op amp માટે 6 નેનો એમ્પીયર સિવાય બીજું કંઈ નથી ઓપ એમ્પ પર ઓફસેટ પ્રવાહની અસરને સમજવા માટે ચાલો આપણે આ ચોક્કસ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઈનવર્ટિંગ રૂપરેખાંકનને ધ્યાનમાં લઈએ તેથી આપણે ત્યાં R1જે શોધીએ છીએ ત્યાંR2ઇન્વર્ટિંગ Op Amp છે અને પછી આપણી પાસે R3 છેજે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે જેR1 નીસમાંતરR2 નીબરાબર હશે હવે જો હું અહીં નોડ a પર કિર્ચહોફનો પ્રવાહ નિયમ લાગુ કરું તો I1I2 Ib1બરાબર છે તેથી વાસ્તવિક સ્તરે મારે Vin V Ib Ibઅહીં જશે Ib અહીં Ib હશે તેથી I1I2 તેથી V જે અહીં વોલ્ટેજ છે તેથી V V બરાબર હશે V Ib માં R3માં R3માં R3માંકિર્ચહોફ પ્રવાહ નિયમ પરથી I1કંઈ નથી પણ I1એ Ib છે I1કંઈ નથી પણ Ib R3R1પછી 2 એ કંઈ નહીં પણ IbR3 VoR2 હશે Op amp લાક્ષણિકતાઓને સમજવું op amp 1520614 નો લાક્ષણિક ઓફસેટ પ્રવાહ ft પરિણામ આપે છે કે op amp સાથે 1 MA નો પ્રતિસાદ પ્રતિકાર હોય છે op amp શૂન્ય ઇનપુટ વોલ્ટેજ V 0 અને મૂલ્ય ઘણા સર્કિટ માટે ખૂબ વધારે હોઈ શકે છે આને ઘટાડવાનો એક માર્ગ પ્રતિસાદ પ્રતિકારને નાનો રાખવાનો છે કમનસીબે ઉચ્ચ ઇનપુટ અવરોધ મેળવવા માટે R1 મોટો રાખવો જોઈએ R1 મોટા સાથે વાજબી લાભ મેળવવા માટે પ્રતિસાદ અવરોધ R2 પણ ઊંચું હોવું આવશ્યક છે તેથી જો હું આ સમીકરણને વધુ હલ કરું તો મારી પાસે શું હશે હવે op amની લાક્ષણિક ઓફસેટ પ્રવાહ 200 નેનો એમ્પીયર છે તે પરિણામ આપે છે કે op ampની અંદર એક મેગા ઓહ્મનો પ્રતિસાદ પ્રતિકાર છે ઓપ એમ્પ 200 થી 1 નું આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરશે જે 0 ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ માટે 200 મિલિએમ્પીયર છે આટલો બદલાવ છે કેટલાક 200 મિલીવોલ્ટ જમણા જે આઉટપુટ વોલ્ટેજ પર ઉત્પન્ન થાય છે અને મૂલ્ય ઘણા સર્કિટ માટે ખૂબ વધારે હોઈ શકે છે તેથી જ્યારે આને ઘટાડવાનો માર્ગ પ્રતિસાદ પ્રતિકારને નાનો રાખવાનો છે કમનસીબે ઉચ્ચ ઇનપુટ અવરોધ મેળવવા માટે R1 નેમોટોરાખવો જોઈએ અન્યથા આપણી પાસે ઉચ્ચ ઇનપુટ અવરોધ હશે નહીં અને આપણે જાણીએ છીએ કે op amp અમારી પાસે અત્યંત ઉચ્ચ ઇનપુટ અવરોધ હોવો જોઈએ તેથી અમે તે કરી શકતા નથી હવે ફીડબેક અવરોધ R2પણ ઊંચું હોવું જોઈએ અન્યથા આપણને સમાન સમસ્યા ન હોઈ શકે વિચાર એ છે કે જો હું R1ની કિંમત ઘટાડી શકું અથવા જો હું R2ની કિંમત ઘટાડીશકું તો મારી પાસે ન્યૂનતમ અસર છે પરંતુ હું કરી શકતો નથી R2 નું મૂલ્ય ઘટાડ્યું છે અને તેથી જ મારી પાસે આ બિંદુ સુધી કોઈ ઉકેલ નથી Op amp લાક્ષણિકતાઓને સમજવું ઓફસેટ કરંટને કારણે અસરની ભરપાઈ કેવી રીતે કરવી • આકૃતિમાં દર્શાવેલ T ફીડબેક નેટવર્ક સારો ઉકેલ છે પ્રતિસાદ પ્રતિકાર જમીનના પ્રતિકારને નીચો રાખતી વખતે ઇનવર્ટિંગ ઇનપુટ દ્વારા જોવામાં આવે છે ડોટેડ નેટવર્કમાં દર્શાવેલ છે • T નેટવર્ક એક ફીડબેક સિગ્નલ પૂરું પાડે છે જાણે કેએક પ્રતિસાદ રેઝિસ્ટર નેટવર્ક હોય T થી π રૂપાંતરણો પરથી Rf Rt2 2RtRsRs T નેટવર્ક ડિઝાઇન કરવા માટે પ્રથમ પસંદ કરો Rt Rf2 પછી ગણતરી કરો Rs Rt2 Rf 2Rt હવે ચાલો જોઈએ તેથી જો હું ઓફસેટ પ્રવાહને લીધે થતી અસરની ભરપાઈ કરવા માંગુ છું તો મારે શું કરવું જોઈએ તો ફીડબેક નેટવર્ક તમે અહીં જોઈ શકો છો કે તે T જેવું લાગે છે તે T જેવું લાગે છે તેથી જ અમે કહીએ છીએ કે ટી ફીડબેક નેટવર્ક બતાવેલ છે આકૃતિમાં એક સારો ઉકેલ છે A કેવી રીતે સારો ઉકેલ છે ચાલો જોઈએ કે આ મોટા પ્રતિસાદ પ્રતિકારને મંજૂરી આપશે જ્યારે ડોટેડ નેટવર્કમાં બતાવ્યા પ્રમાણે ઇનવર્ટ ઇનપુટ નીચું કરીને જ પ્રતિકારને જુઓ T થી π રૂપાંતરણો પરથી Rf Rt2 2RtRsRs T નેટવર્ક ડિઝાઇન કરવા માટે પ્રથમ પસંદ કરો Rt Rf2 પછી ગણતરી કરો Rs Rt2 Rf 2Rt હવે જો ત્યાં કોઈ મૂલ્ય હોય તો મારી પાસે Rsની કિંમત હોઈ શકે છેઅને હું Rtની કિંમત બનાવી શકું છું તેથી આ સમીકરણોમાંથી આપણે 2 વસ્તુઓ બરાબર જાણવાની છે કે આપણે એક સર્કિટ બનાવી શકીએ છીએ જેનો ઉપયોગ ઓફસેટ પ્રવાહની અસરને દૂર કરવા માટે સારી વળતર સર્કિટ તરીકે કરી શકાય છે અને આપણે મૂલ્ય કેવી રીતે પસંદ કરી શકીએ છીએ Rt નુંઅને આપણે Rsની કિંમત કેવી રીતે પસંદ કરી શકીએ ઑફસેટ પ્રવાહ ઉદાહરણ 10 નો ગેઈન મેળવવા માટે 741 op amp નો ઉપયોગ કરીને આકૃતિમાં બતાવેલ પ્રકારનું ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર બનાવો અને 10 MΩ નો ઇનપુટ અવરોધ R R અને Rની ગણતરી કરો ઉકેલ ઇનપુટ અવરોધ R સેટ કરવા માટે Ri 10 MΩ ચાલો R1 10 MΩ ને ધ્યાનમાં લઈએ હવે ચાલો એક ઉદાહરણ લઈએ ચાલો 741 નો ઉપયોગ કરીને માઈનસ 10 નો ગેઈન મેળવવા અને 10 મેગા ઓહ્મના ઇનપુટ ઈમ્પીડેન્સનો ઉપયોગ કરીને આકૃતિમાં બતાવેલ પ્રકારનું ઉલટાવી શકાય એમ્પ્લીફાયરનું ઉદાહરણ લઈએ RtRsઅને R1નીપણ ગણતરી કરીએ તેથી ચાલો આપણે ઉકેલ શોધીએ કારણ કે આપણે જે કહ્યું છે તે લાભ કંઈ નથી પરંતુ RfR1આપણી પાસે છે Rfએ R1માં નફો કરવા બરાબર છે તેથી આપણે કહી શકીએ કે Rfકંઈ નથી પણ RfgainR1 ઇનપુટ અવરોધ Ri 10MΩ લેતા R1 10 MΩ Op amp લાક્ષણિકતાઓને સમજવું શું ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ઓછું હોય તો એમ્પ્લીફાયર ઓપરેશનને અસર કરે છે Op amp કામગીરી માટે અન્ય વ્યવહારુ ચિંતા વોલ્ટેજ ઓફસેટ છે એવું પણ માનવામાં આવે છે કે ઑફસેટ પ્રવાહ અને બાયસ પ્રવાહને લીધે થતી અસર op ampના આઉટપુટને વળતર આપવામાં આવે છે હજુ શૂન્ય ન હોઈ શકે આ op ampની અંદર અનિવાર્ય અસંતુલનને કારણે છે એટલે કે હોવાની અસર છે જ્યારે બે ઇનપુટ ટર્મિનલ એકસાથે ટૂંકા હોય ત્યારે શૂન્ય વોલ્ટ સિવાયનું આઉટપુટ વોલ્ટેજ મળે યાદ રાખો કે ઓપરેશનલ એમ્પ્લીફાયર એ વિભેદક સંવર્ધકો છે તેઓ તફાવતને વિસ્તૃત કરવા માટે માનવામાં આવે છે બે ઇનપુટ જોડાણો વચ્ચેના વોલ્ટેજમાં વધુ કંઈ નથી પણ જ્ તે ઇનપુટ વોલ્ટેજ તફાવત છે બરાબર શૂન્ય વોલ્ટ અમે આદર્શ રીતે આઉટપુટ પર બરાબર શૂન્ય વોલ્ટ હાજર હોવાની અપેક્ષા રાખીએ છીએ જો કેવાસ્તવિક દુનિયા આ ભાગ્યે જ બને છે જો પ્રશ્નમાં op amp માં શૂન્ય સામાન્ય ઢબ ગેઇન અનંત CMRR જ્યારે બંને ઇનપુટ એકસાથે ટૂંકા હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ શૂન્ય પર ન હોઈ શકે આ વિચલન શૂન્યને ઑફસેટ કહેવામાં આવે છે એક બરાબર op amp તેના બંને ઇનપુટને એકસાથે શોર્ટ અને સ્તર સાથે બરાબર શૂન્ય વોલ્ટનું આઉટપુટ કરશે જો કે સેલમાંથી મોટાભાગના op amp તેમના આઉટપુટને સંતૃપ્ત સ્તર પર લઈ જશે આકૃતિમાં બતાવેલ ઉદાહરણમાં આઉટપુટ વોલ્ટેજ 15 V પર સંતૃપ્ત થાય છે 14 7 વોલ્ટનું મૂલ્ય તેનાથી થોડું ઓછું V 15 વોલ્ટ ના કારણે આ ચોક્કસ op amp ની હકારાત્મક સંતૃપ્તિ મર્યાદા V14 7 V સંતૃપ્ત આ એટલા માટે છે કારણ કે આ ઓપ એમ્પમાં ઓફસેટ આઉટપુટને a તરફ લઈ જાય છે સંપૂર્ણપણે સંતૃપ્ત બિંદુ અને તે રકમ અંદાજ ખૂબ જ મુશ્કેલ છે 15 v આઉટપુટ પર હાજર ઓફસેટ વોલ્ટેજનું હવે ચાલો આપણે એક બીજો મુદ્દો જોઈએ જે એમ્પ્લીફાયર ઓપરેશન પર ઇનપુટ ઓફસેટ વોલ્ટેજની અસર સમજવાની છે આપણે હવે એમ્પ્લીફાયર ઓપરેશન પર ઇનપુટ ઓફસેટ વોલ્ટેજની અસર જોઈશું તેથી ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું છે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે બીજી એક વ્યવહારુ ચિંતા Op Amp એ વોલ્ટેજ ઓફસેટ છે તેમ છતાં ઓફસેટ પ્રવાહ અને બાયસ પ્રવાહને લીધે થતી અસરને વળતર આપવામાં આવે છે Op Amp નું આઉટપુટ હજુ પણ 0 ન હોઈ શકે આ Op Amp ની અંદર અનિવાર્ય અસંતુલનને કારણે છે જ્યારે 2 ઇનપુટ ટર્મિનલ એકસાથે જમણી બાજુએ ટૂંકા હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ 0 વોલ્ટ સિવાય બીજું કંઈક હોવાની અસર થાય છે તેથી આપણે અગાઉ જોયું છે કે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું છે ચાલો આપણે યાદ રાખીએ કે Op Amp એ વિભેદક એમ્પ્લીફાયર છે જે 2 ઇનપુટ જોડાણ વચ્ચેના વોલ્ટેજમાં તફાવતને વિસ્તૃત કરવા માટે માનવામાં આવે છે અને જ્યારે આઉટપુટ ઇનપુટ વોલ્ટેજ તફાવત બરાબર 0 વોલ્ટ હોય ત્યારે વધુ કંઈ નથી આદર્શરીતે આઉટપુટ 0 હોવા સિવાય જો કે વાસ્તવિક દુનિયામાં આ ખરેખર થાય છે સમીકરણમાં op ampમાં 0 સામાન્ય ઢબ ગેઇન આઉટપુટ વોલ્ટેજ 0 ન પણ હોઈ શકે આ વિચલન કંઈ નથી પરંતુ તમારું ઑફસેટ આ વિચલન તમારું ઑફસેટ છે એક સંપૂર્ણ op amp આઉટપુટ હશે 0 વોલ્ટ જ્યાં બંને ઇનપુટ્સ બરાબર સૉર્ટ કરવામાં આવે છે જેમ કે અહીં બંને ઇનપુટ સૉર્ટ છે અને આઉટપુટ 0 વોલ્ટ હોવું જોઈએ પરંતુ op amp પોતાના મોટાભાગના આઉટપુટને સંતૃપ્ત સ્તર પર લઈ જશે નકારાત્મક અથવા સકારાત્મક ઉદાહરણ તરીકે આપેલ આકૃતિમાં આપણે જોઈએ છીએ કે આઉટપુટ વોલ્ટેજ 14 7 વોલ્ટ્સ 15 વોલ્ટ કરતા થોડો ઓછો છે તેથી તેનું કારણ એ છે કે આ op ampમાં ઓફસેટ આઉટપુટને સંપૂર્ણ સંતૃપ્ત બિંદુ તરફ લઈ જાય છે આઉટપુટ હાજર ઓફસેટની માત્રાનો અંદાજ કાઢવો ખૂબ જ મુશ્કેલ છે Op amp લાક્ષણિકતાને સમજવું ઓફસેટ વોલ્ટેજની અસરની ભરપાઈ કેવી રીતે કરવી • ઓફસેટ વોલ્ટેજને કારણે અસરની ભરપાઈ કરવાની એક રીત છે ઇનપુટમાંથી એક સાથે શ્રેણીમાં નાના વોલ્ટેજ લાગુ કરીને આઉટપુટ વોલ્ટેજને એક અથવા બીજી રીતે શૂન્યથી દૂર દબાણ કરો Op amp વિભેદક લાભો એટલા ઊંચા હોવાને કારણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ની અંદર પર વધુ અસર થવાની જરૂર નથી ઇનપુટ્સ ટૂંકા હોય ત્યારે પણ આઉટપુટ ઉત્પાદક દ્વારા સામાન્ય રીતે જોગવાઈઓ કરવામાં આવે છે પેકેજ્ડ op ampના ઓફસેટને વ્યવસ્થિત કરો સામાન્ય રીતે બે વધારાના op amp પેકેજ પરના ટર્મિનલ્સ જોડાણ કરવા માટે આરક્ષિત છે બાહ્ય વ્યવસ્થિત પોટેન્શિઓમીટર આ જોડાણ બિંદુઓ છે એક op amp માટે જેમ કે 341 ઓફસેટ નિરર્થક જોડાણ બિંદુ 8 પિન ડીઆઈપી પેકેજ પર પિન 1 અને 5 છે હવે ઓફસેટ વોલ્ટેજની આ અસરને કેવી રીતે સરભર કરવી તે ખૂબ જ મહત્વપૂર્ણ બિંદુ ખૂબ જ મહત્વપૂર્ણ બરાબર તેથી આ બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેની અમે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે ઓફસેટ વોલ્ટેજની અસરને વળતર આપીએ અમે ઇનપુટ બાયસ પ્રવાહની અસરને વળતર આપીએ અમે ઇનપુટ ઓફસેટ પ્રવાહની અસરને વળતર આપીએ તેથી જ્યારે બધું ટર્મિનલ સ્તરે થાય ત્યારે આપણું આઉટપુટ 0 હોવું જોઈએ તે રીતે આપણે ઓફસેટ કર્યું છે આપણી પાસે આપણું ઓફસેટ સંપૂર્ણ હોવું જોઈએ કે આપણું આઉટપુટ વોલ્ટેજ 0 હોવું જોઈએ તે ખાલી હોવું જોઈએ તેથી તેથી આ પરિમાણોને સમજવા અને આ લાક્ષણિકતાને સમજવાથી એમ્પ્લીફાયરને યોગ્ય રીતે બનાવામાં મદદ મળશે હવે જો તમે સ્લાઇડ પર પાછા જાઓ તો આપણે શું જોઈએ છીએ કે આપણે ઓફસેટ વોલ્ટેજની અસરને કેવી રીતે સરભર કરી શકીએ છીએ તે બીજી રીતે કરવા માટે ઓફસેટ વોલ્ટેજને કારણે થતી અસરની ભરપાઈ કરવાની એક રીત એ છે કે શ્રેણીમાં નાના વોલ્ટેજને લાગુ કરીને આઉટપુટ વોલ્ટેજને 0 થવા માટે દબાણ કરવા માટે ઇનપુટમાંથી એક સાથે શ્રેણીમાં નાના વોલ્ટેજ લેવાના વોલ્ટેજમાં ઓફસેટ કરવાની આ એક રીત છે કે op amp વિભેદક ગેઈન વધારે છે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ માટેનો આંકડો આઉટપુટ પર વધુ પ્રભાવ પાડતો નથી તેમ છતાં ઇનપુટ યોગ્ય રીતે ટૂંકા કરવામાં આવે છે વિભેદક ગેઇન ખૂબ જ ઊંચો હોવાથી ઇનપુટ ઓફસેટ વોલ્ટેજની અસર ખરેખર અમારા આઉટપુટને અસર કરશે નહીં તે સામાન્ય રીતે પેકેજ્ op ampના ઓફસેટને વ્યવસ્થિત કરવા માટે ઉત્પાદક દ્વારા કરવામાં આવતી જોગવાઈઓ છે સામાન્ય રીતે ઓપ એમ્પ પેકેજ પર 2 વધારાના ટર્મિનલ કેવી રીતે હોય છે બાહ્ય વ્યવસ્થિત પોટેન્શિઓમીટરને જોડવા માટે આરક્ષિત આ જોડાણ બિંદુઓ ઓફસેટ નકામા તરીકે નામ થયેલ છે તેથી જો તમે IC જોયું હોય તો ટર્મિનલ 1 અને 5 નો ઉપયોગ ઓફસેટ નિરર્થક માટે થાય છે કારણ કે એક ઓપ એમ્પ જેમ કે 741 8 પીન DIP પેકેજ પર નિરર્થક જોડાણ બિંદુ 1 અને 5 ની અસર ઓફસેટ નિરર્થક માટે વપરાય છે તેથી અમે 1 અને 5 ની વચ્ચે પોટેન્શિઓમીટર જોડીએ છીએ અને અમે વોલ્ટેજને જમણી બાજુએ વ્યવસ્થિત કરીએ છીએ પોટેન્શિઓમીટરને એવી રીતે વ્યવસ્થિત કરીએ છીએ કે આપણું આઉટપુટ વોલ્ટેજ 0 હશે Op amp લાક્ષણિકતાઓ ઉદાહરણ a આકૃતિ R1 1 kΩ અને R માં બતાવેલ બિન ઉલટા એમ્પ્લીફર માટેRf 10 kΩ ની ગણતરી કરો મહત્તમ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ ને કારણે Vos અને Ib એ op amp Vos 10 mV અને Ib 300 nA Iio 50 nA b મૂલ્યની ગણતરી કરો Ig ની અસર ઘટાડવા માટે Romp નથી જરૂર છે c મહત્તમ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજની ગણતરી કરો જો તુલનામાં ગણતરી પ્રમાણે સર્કિટમાં જોડાયેલ હોય ઉકેલ આ ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે તે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ છે જેના ઇનપુટ બાયસ પ્રવાહ Ib અથવા ઇનપુટ ઓફસેટ પ્રવાહ Ios ની તુલનામાં આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે વધુ જવાબદાર છે તો ચાલો એક ઉદાહરણ જોઈએ તેથી op Ampનથી લાક્ષણિકતા જે આપણે પ્રથમ ઉદાહરણ તરીકે જોઈ રહ્યા છીએ તે આકૃતિમાં બતાવેલ ના ઉલટાવી શકાય એ એમ્પ્લીફાયર માટે છે R1એ 1 કિલો ઓહ્મ છે Rf 10 કિલો ઓહ્મIbમાંVos નેકારણે મહત્તમ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજની ગણતરી કરો Op Amp એ lm સાત lm 307 છે જ્યાં Vos10 મિલીવોલ્ટ છે અને Ib300 નેનો એમ્પીયર Iio50 નેનો એમ્પીયર છે તેથી પ્રથમ વસ્તુ એ છે કે આપણે મહત્તમ ઓફસેટ વોલ્ટેજની ગણતરી કરવી પડશે

તેથી આપણું આઉટપુટ વોલ્ટેજ VoT110 5 મિલીવોલ્ટ હશે તમે આ ઉદાહરણ પરથી જોઈ શકો છો કે તે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ છે જે વધુ જવાબદાર છે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ જે ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ Ibઅધિકારનીતુલનામાં ઓફસેટ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે વધુ જવાબદાર છે તેથી તમે જોઈ શકો છો કે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે આઉટપુટ માટે વધુ જવાબદાર શું છેઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ શું છે ઇનપુટ બાયસ પ્રવાહ શું છે અને ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું છે અને આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ શું છે તે આ ઉદાહરણમાંથી આપણે જોયું છે અમે જોયું છે કે તે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ છે જે ઇનપુટ બાયસ પ્રવાહને બદલે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે વધુ જવાબદાર છે તેથી જ્યારે તમે કોઈ સમસ્યા જુઓ છો ત્યારે તમે સમજો છો કેઆ સમસ્યાની ભૂમિકા શું છે અને તમે કેવી રીતે કરી શકો છો તે પરિમાણો શું છે જે અંતિમ પરિણામ માટે જવાબદાર છે જે અમે બનાવી રહ્યા છીએ આ કિસ્સામાં આપણે ઇચ્છીએ છીએ કે આઉટપુટ 0 પર હોવું જોઈએ જ્યારે આપણે બંને ઇનપુટ ટર્મિનલને સ્તરે કરી રહ્યા છીએ તે માત્ર એક જ વસ્તુ છે જેને આપણે યોગ્ય રીતે સમજવા માંગીએ છીએ હવે અમે જોશું કે તમે આગળના મોડ્યુલમાં Op Amp ની વધુ લાક્ષણિકતા છે કે નહીં ત્યાં સુધી આપણે જે જોયું છે તે એ છે કે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજની ભૂમિકા શું છે આપણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજને કેવી રીતે વળતર આપી શકીએ અને ઇનપુટ ઓફસેટ પ્રવાહને કેવી રીતે વળતર આપી શકીએ આગળના મોડ્યુલમાં કે જે આ ચોક્કસ વર્ગનું છેલ્લું મોડ્યુલ છે આપણે ઓપ એમ્પની વધુ કેટલીક વિશેષતાઓ જોઈશું જે ડેટા શીટમાં પહેલાથી જ ઉલ્લેખિત છે ત્યાં સુધી તમે ધ્યાન રાખજો હું તમને આગામી મોડ્યુલમાં મળીશ બાય